સેલ કલ્ચર ટેકનોલોજી પર લેક્ચરમાં સ્વાગત છે આપ ણે ત્રીજા અઠવાડિયામાં છીએ અને આપ ણે આપ ણો પ્રથમ લેક્ચર સમાપ્ત કર્યો હવે આપ ણે બીજા લેક્ચરમાં જઈ રહ્યા છીએ છેલ્લા લેક્ચરમાં જો તમને યાદ હોય તો આપ ણે માઇક્રોસ્કોપી વિશે વાત કરી રહ્યા હતા આપ ણે સીધી તેમજ ઉંધી પદ્ધતિની જરૂરિયાત વિશે વાત કરી છે અને અંતે મેં તમને ન્યૂમેરિકલ એપરેટર્સ વિશે કહ્યું છે જે લેન્સ પર લખવામાં આવે છે તેથી તમે ઓબ્જેક્ટીવ પર જોશો અને આ રીતે તમે ઓબ્જેક્ટીવને ફિટ કરશો તમારી પાસે તે બધા ગ્રુવ્સ છે જે ત્યાં કાપવામાં આવે છે તેને તમે ઉપરથી જોશો આના જેવી અહીં કેટલીક થોડી નાની બાબતો છે જે આપણામાંના મોટા ભાગના અને તમે તે જુઓ છો કે ત્યાં 40 x અથવા 10 a x અથવા 20 a x લખાયેલું છે આગળ પણ વેચનાર તમને તેના વિશે કહેશે નહિ

તેઓ માત્ર તેમની સામગ્રીનું દબાણ કરવા માગે છે તેથી આના પર ખૂબ કાળજી રાખો કારણ કે આ ઓબ્જેક્ટીવ મોટાભાગની ઉપરની કંપનીઓ કે તમે ઝીસ નિકોન આઇલેન્થસ વિશે વાત કરો તે બધા માટે વ્યક્તિગત ઓબ્જેક્ટીવ છે તે બધું એક લાખ અથવા તેટલાની રેન્જમાં છે હું વ્યક્તિગત ઓબ્જેક્ટીવ માઇક્રોસ્કોપ વિશે વાત કરતો નથી સારી ગુણવત્તા વાળા માઇક્રોસ્કોપની રેન્જ ગમે ત્યાં જાય છે જો આપણે વચ્ચે ક્યાંક તેના વિશે વાત કરીશું તો તમે જાણો છો કે સારી ગુણવત્તાના માઇક્રોસ્કોપ 15 થી 30 લાખના રેન્જમાં હોય છે તમે કેટલાક સસ્તા માઇક્રોસ્કોપ મેળવી શકો છો મારો મતલબ એ છે કે તે શ્રેષ્ઠ ન હોય પરંતુ તમે 5 લાખની રેન્જમાં મેળવી શકો છો પરંતુ જ્યારે પણ તમારે માઇક્રોસ્કોપ લેવા માટેનો પ્લાન બનાવ તા હોય ત્યારે તમારે ખરેખર અગાઉથી પ્લાન બનાવ વો પડશે 5 લાખ મેળ વ વા સહેલા નથી તેથી આપણે ખરેખર આના પ્લાન વિશે ખૂબ કાળજી રાખવી પડશે ફરીથી તમે તેની સાથે કોઈ ગડબડ ન કરો જો તમારી પાસે બે પ્રકારના નમૂના હોય તો ઉદાહરણ તરીકે કહો કે તમારી પાસે પ્લાસ્ટિકનો નમુનો છે જે તમે જાણો છો કે તે પ્લાસ્ટિક વિશે વાત કરશો અને તમારી પાસે કાચનું વાસણ છે તો તમારે વિવિધ ન્યૂમેરિકલ એપરેટર્સ માટે બે જુદા જુદા ઓબ્જેક્ટીવની જરૂર પડી શકે છે

પર વિચારી શકો છો પરંતુ ફરીથી હું ફક્ત તે મેટાલ્યુગિકલ માઇક્રોસ્કોપનો અર્થ કરું છું તેથી ફરીથી તમારે બે સામગ્રીનો ખ્યાલ રાખ વો પડશે તે ગરદનની જરૂરિયાત છે અને સૌથી અગત્યનું જેમ મેં તમને કહ્યું હતું કે આપણે બજેટ વિશે શું વાત કરી રહ્યા છીએ તેથી આપણે હંમેશા બજેટ આધારિત રહીશું તેથી અમારે સુનિશ્ચિત કરવું પડશે કે તમારા બજેટમાં તમે તમારો લાભ મેળવો છો તેથી જ મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે માર્ગ તૈયાર કરવા દો કે હું આટલા સમય સુધીમાં આ હાંસલ કરીશ આ વખતે પણ તેવી જ રીતે જ્યાં સુધી અમારી પાસે યોગ્ય માર્ગ નકશો ન હોય ત્યાં સુધી તમે પરિણામોને અવગણ શો જેમાં તમે પ્રવેશવા માંગતા નથી અને આ આખી દુનિયામાં ઓછામાં ઓછી 5 થી 6 ઈન્ડિપેન્ડંટ સ્ટેટ ઓફ આર્ટ ફેમિલિ વિકસાવ્યા પછી હું મારા અનુભવથી વાત કરું છું તમે જાણો છો કે હું તેમાંથી પસાર થયો છું જે લેબમાં આટલી મૂડી છે તો હવે મારો મતલબ છે કે ખૂબ જ પ્રારંભિક તબક્કામાં મને તે કાર્ય છે તે કહેવા માટે મારી પાસે કોઈ નહોતું પરંતુ તમે તે પ્રકારનો વિચાર કર્યો નથી કે અહીં તમે શું અવરોધનો સામનો કરી રહ્યા છો તેથી મહેરબાની કરીને વસ્તુઓનું પ્લાનિંગ વ્યવસ્થિત કરો અને તમારી પાસે એક સમયરેખા હોવી જોઈએ જેમ કે એક વર્ષ પછી મને આ મળશે બે વર્ષ પછી કે ત્રણ વર્ષ પછી હું આ મેળવવાનો છું તેથી જો તમારી પાસે 10 વર્ષ માટે લેઆઉટ પ્લાન હોય તો તમે ત્યાં જવા માટે સારા છો હવે માઇક્રોસ્કોપથી બીજું એક પાસું છે કે તમારે કયો જવાબ જોઈએ છે તમે ઇચ્છો છો કે ઉપયોગ કરે છે જ્યાં તમારી પાસે આ માર્કર્સ છે ત્યાં વિવિધ પ્રકારના કેલ્શિયમ બાઈન્ડર અલગ પ્રકારની હિલચાલ અથવા વિવિધ પ્રકારના આયનોનો પ્રવાહ હોય છે તેથી આપણે સ્લાઇડ પર ભલામણ કરીશું કે જો તમારું બજેટ પરવાનગી આપે તો ફ્લોરોસન્સ પર જઇશું તેથી બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર સારું માઇક્રોસ્કોપ મેળવો જ્યાં તમારી પાસે ફ્લોરોસન્સનું સંકલન હોય અને ફરીથી આપણે ફ્લોરોસન્સ સાથે રસપ્રદ વસ્તુ તરફ આવીશું તમે જાણતા હશો કે જે બધી તરંગલંબાઇ તમને પ્રાપ્ત થશે તેમાંથી સૌથી વધુ તમે ફ્લોરોસન્ટ લાલ અથવા લીલો રંગની કોઈપણ વસ્તુને જોઈ શકશો પરંતુ તમે વાદળી ફ્લોરોસન્ટ જોઈ શકશો નહીં કારણ કે તે લેસર ખર્ચાળ છે તેથી તે લેસર ડાયોડને ધ્યાનમાં લેવા માટે ફરીથી તમારી પાસેના કેટલાક મુદ્દાઓ છે તેથી લાલ અથવા લીલાની તુલનામાં વાદળી ખર્ચાળ છે અથવા તમે દૂરના વિસ્તાર માટે પણ જઈ શકો છો તેથી ત્યાં ચાર ઝોન છે જ્યાં તમે તેને uv બ્લુ આ રીતે મૂકી શકો છો તે સરળ બનાવશે તે પહેલાં તમારી પાસે વાદળી uv છે તમારી પાસે આ તે પ્રકારનો ઝોન છે જ્યાં લીલો છે અને લાલ રંગ છે જ્યાં તમે આ કરી રહ્યા છો તેથી સાવચેત રહો કે તમે જે કહી રહ્યા છો તે તમે પૂછશો ત્યારે તમને મળશે તેથી આ ફ્લોરોસન્ટ એસેમ્બલી ખર્ચાળ છે પરંતુ હું મારા બાયસ થને ભલામણ કરીશ કે તમને ફ્લોરોસન્સ ઉમેરવાની જોગવાઈ કરે તેનો ફાયદો તમને થશે તેને છોડશો નહી કરણ કે તે જરૂરી છે કોઈપણ લાઇબ્રેરીમાં તેની રચનામાં કૅમીલક બાયોલોજી લેબ અથવા બાયોએન્જિનિયરિંગ ફેસિલિટી અથવા ટિશ્યુ એન્જિનિયરિંગ ફેસિલિટી અથવા ડેવલોપમેન્ટ બાયોલોજી ફેસિલિટી મટિરિયલ સેલ ઇંટરફેસ ફેસિલિટી હોય છે જે ફ્લોરોસન્ટમાં આવશ્યક છે તેથી તેના બદલે તેને મેળવો તેના પર કરકસર ના કરો તેથી તમે કયા પ્રકારનું લેસર ડાયોડ મેળવો છો તે ધ્યાનમાં રાખો અને જો તમને કોઈ મૂંઝવણ હોય તો માઇક્રોન કોપી પર યોગ્ય માર્ગદર્શિકા મેળવો અને મેં તમને જે કહ્યું છે તે તમને સ્પષ્ટ થશે કે હું તમને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું તમને કહી રહ્યો છું કે ઘણી બધી વસ્તુઓ છે જે પ્રેક્ટિકલના અવરોધોનો સામનો કર વાનો છે તે પુસ્તકો અમે કહીશું પરંતુ તમે મોટાભાગની સંભાવનાને નજરઅંદાજ કરશો અને વેચનાર તમને તે ક્યારેય કહેશે નહીં કારણ કે વેચનાર પોતાની વસ્તુઓ વેચવા માંગે છે હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું આ સમસ્યાઓ જેનો તમે સામનો કર શો તેઓ ફક્ત તમને જાણ કરશે કે કે તમે ખાતરી કરીને સામગ્રી ખરીદો અને પછી તેઓ તમને આ ઉમેરવા કહેશે જે તમારે ઉમેરશો તેથી મુશ્કેલીમાં ન આવો તેથી આમાંથી કેટલાકમાં હું કંઈક ચૂકી ગયો હોઈશ અને તે મેં આ કોર્સ અહીં બંને બાજુએ અહીં અને ત્યાં તમને એક PH મીટરની જરૂર પડશે કારણ કે જ્યારે હું કે તમે કોઈપણ પ્રકારના બફર સિસ્ટમ માધ્યમ સાથે કામ કરી રહ્યા હોવ ત્યારે તમારી પાસે ગ્રીડ લોકલ ક્વોલિટી બીચ મીટર દ્વારા PH મીટર ચોક્કસ હોવું જરૂરી છે અને તેને સુરક્ષિત અથવા સલામત સ્થળે રાખો જેથી તે નીચે ન પડે અને સ્ટેન્ડમાં મૂકો અને ખાતરી કરો કે તે સ્ટાન્ડર્ડ છે કારણ કે PH મીટર સ્ટાન્ડર્ડ સાથે આવે છે જેમ કે તમારી પાસે એક સ્ટાન્ડર્ડ પાના 7 પર પાના 10 પાના 11 છે તેવી જ રીતે તેમાં યોગ્ય રીતે બંધ રાખવામાં આવશે અને તમારી પાસે જગ્યા છે જ્યાં તમે માપી શકો છો PH મીટર સિવાય તે લાઇનમાં આગળ હું સમય સમય પર મુલાકાત લેતી મોટાભાગની પ્રયોગશાળાઓમાં ખૂબ મહત્વનું બીજું સાધન છે જે સાથે લઇ જતો નથી જેને ઓસ્મોમીટર કહેવાય છે તેથી તેનો અર્થ સામાન્ય ભાષામાં ઓસ્મોલારિટી થાય છે ધારો કે અહીં મારી પાસે બોટલ છે અને આ પ્રવાહી છે અને મારી પાસે અમુક અન્ય પ્રકારના કણો છે જેમાં લીલા રંગના કણો દર્શાવે છે અને આ કણો એક દબાણ પેદા કરે છે જે લોકોએ અભ્યાસ કર્યો હોવો જોઈએ તેને કોલિગેટીવ ગુણધર્મો કહે છે ઓસ્મોમીટરનો ઉપયોગ ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને હું ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન પ્રક્રિયાની વાત કર વા જઈ રહ્યો નથી કારણ કે તે કોલિગેટીવ ગુણધર્મોના અભ્યાસ હેઠળ આવે છે જો આપણે સરળ ભાષામાં કહીએ તો ત્યાં દ્રાવણનું પ્રમાણ કેટલું છે અને જો આપણે આપણા શરીરના પ્રવાહી વિશે વાત કરો તો તે લગભગ 320 મિલિઓસ્મોલ્સ જેટલું હોય છે જો આપણે તમારા મગજના પ્રવાહીને જોતા હોવ તો તેની સરખામણીમાં કોષીય પ્રવાહી 100 ગણું વધારે હોય છે જે 220 મિલિઓસ્મોલ્સ આસપાસનું છે આ મૂલ્યો શા માટે મહત્વપૂર્ણ છે અને ફરી તમને હું શા માટે કહી રહ્યો છું તેથી તેનો અર્થ એ છે ધારો કે આપણે ન્યુરલ કલ્ચર ચેતાકોષો માટે એક માધ્યમ વિકસાવવા માટે કામ કરી રહ્યા છો તેથી જો તમે આ ચેતાકોષોને ચિત્રમાં જોશો તેથી ઉદાહરણ તરીકે તમારે એવું કલ્ચર જોઈએ છે જે હિપ્પોકેમ્પલ ચેતાકોષ અથવા કોર્ટિકલ ચેતાકોષ અથવા મગજના કોઈપણ ભાગ ધરાવે છે તેથી તે બ્લડ બ્રેઈન બેરિયર BBB દ્વારા સુરક્ષિત છે અને તેઓ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ બ્લડ બ્રેઇન બેરિયર CSF એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ માં ત રે છે તેથી જો તમે ન્યુરોનલ કોષો માટે માધ્યમ વિકસાવી રહ્યા છો તો તમારે જાણવું જોઈએ કે મિલઓસ્મોલેરિટી શું છે તેથી મોટાભાગના ચેતાકોષો 220 થી 230 અથવા તો 260 milliosmoles સુધી સારી રીતે વૃદ્ધિ પામે છે શરીરના અન્ય પ્રકારના કોષો જે લોહી સાથે પરોક્ષ સંપર્ક ધરાવે છે તે 320 milliosmolesની આસપાસ વૃદ્ધિ પામે છે તેથી ઘણી વખત તમારા ચેતાકોષો અથવા ચેતાકોષોના વ્યુત્પન્ન કોષો જેવા નાજુક કોષો ઊંચી ઓસ્મોલેરિટીને લીધે મરી જાય છે અથવા તમને યોગ્ય વૃદ્ધિ દેખાતી નથી તેથી ઉદાહરણ તરીકે એકવાર આપણે માધ્યમ પર જઈશું તો તમે અનુભ વશો કે d m a m પાસે F12 છે HAM એ વિવિધ માધ્યમના નામો છે તે બધા પાસે ખૂબ ઊંચી ઓસ્મોલેરિટીનું મૂલ્ય હોય છે તાજેતરના સમયમાં કેટલાક માધ્યમોની સરખામણીમાં પ્રોફેસર બ્રાયન અને દક્ષિણ મેડિકલ સ્કૂલ દ્વારા ન્યુરો બેઝ કોષો વિકસાવવામાં આવ્યા છે જે 220 250 મિલિઓસ્મોલ છે તેથી આ તે છે જે સમય સમય પર તમે જે માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છો તેનું ઓસ્મોલેરિટી મૂલ્ય શું છે તે તમારે તપાસવાની જરૂર પડી શકે છે તેથી તમારે એપેન્ડોર્ફ ટ્યુબની જેમ લેવું પડશે અથવા તમારે મધ્યમ મિસ્ટર રોયલ મેનર નો નાનો નમૂનો લેવો પડશે અને તમે તેનું પરીક્ષણ કરો છો મારો મતલબ છે કે આ સાધન માં રસપ્રદ કોલિગેટિવ પ્રોપર્ટી છે તેથી તમારી પાસે ઓસ્મોમીટર મૂક વા માટે જગ્યા હોવી જોઈએ તેથી હવે ધીમે ધીમે તેને આવરી રહ્યા છીએ જુઓ કે આપ ણે કાઉન્ટરટોપ માટે શું સમર્પિત કર્યું છે તેથી હવે તમારી પાસે PH મીટર ઓસ્મોમીટર છે હવે આપ ણે જેનો મેં ક્યાંક ઉલ્લેખ કર્યો છે તે જરૂર પડશે કારણ કે તમારે કોષોને પીગાળવા પડશે જો તમે કોષ લાઇનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારે કોષ લાઇનોને પીગાળવી પડશે જો તમે ફ્રોઝન મીડીયમ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તેને પીગાળવું પડશે તેથી શ્રેષ્ઠ વિચાર એ છે કે ખૂણામાં ફરી ક્યાંક નાનું વોટરબાથ રાખ વું જ્યાં પણ તમે વોટરબાથ રાખો ત્યાં સાવચેત રહેવું જોઈએ કારણ કે તે વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે તેથી બીજી વસ્તુ કે હું આ ભૂલી જાઉં તો તમારે નજીકમાં સિંક રાખવું પડશે તેથી તમારે ઇનર સેલ કલ્ચર ફેસિલિટી માટે ક્યાંક બીજો સિંક બનાવવાની જરૂર છે એક નાનું સિંક અને સિંકની બાજુમાં તમારે ફેર વી શકાય તેવું વોટરબાથ રાખ વું પડશે કારણ કે તમારે વોટરબાથ પાણીથી ભરવું પડશે તેથી તમે કોઈ વસ્તુમાં પાણી વહન કરવાનું નથી અને તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમે વોટરબાથને ક્યાંક બહાર રાખો જેથી તમને જરૂર પડી શકે તેથી તેના પર વિચાર કરો કે તમારી જોડે કયા પ્રકારનું વોટરબાથ છે અને તમે વોટરબાથ ક્યાં મૂકવા માંગો છો કારણ કે તમને વોટરબાથની જરૂર પડશે તેથી તે કિસ્સામાં તમારે તેની બાજુમાં વોટરબાથ સાથે સિંક હોવું જરૂરી છે આ રીતે તમે સુનિશ્ચિત થશો કે તમે બહાર નથી જ ઈ રહ્યા અને અંદર બીજું સિંક રાખ વું એ હંમેશા સારો વિચાર છે કારણ કે તમે તમારા હાથ ધોઇને આગળના રૂમમાં જાઓ અથવા તમે તમારા હાથ ધોઇને આગલા એક રૂમમાંથી બીજામાં અંદર આવો છો જો તમે ખરેખર અંતર ઘટાડવા માંગો છો તો તમે ફરીથી એક સિંક રાખી શકો છો આ બધા માટે જગ્યા જોઈએ તેના વગર તે મુશ્કેલ છે તેથી તેના વિશે વિચારો કે તમને શું જોઈએ છે તેથી ચોક્કસપણે વોટરબાથની જરૂર પડશે તેમાં કોઈ પ્રશ્ન નથી તો હવે એ વાત છે કે કાં તો તમે અહીંથી એક વોટરબાથને બહાર નીકાળી શકો છો અને તેને અહીં કે અહીં મૂકો છો પરંતુ તે કિસ્સામાં આપણે આની જેમ આગળ અને પાછળ મુસાફરી કરવી પડશે અને એક વધુ વસ્તુ કે જે હું ભૂલી ગયો છું જ્યારે તમે કામ કરી રહ્યા હોવ અથવા કેમેરાની ખરીદી કરી રહ્યા હોવ અથવા કુસ્તી કરી રહ્યા હોવ ત્યારે તમે એક એક સેકંડ કિમતી છે તેથી જે તમને ગમશે તેવા સારી ગુણવત્તાના કેમેરા તમને ઝીસ નિકોન કંપનીના હોય છે એક વધુ વસ્તુ કે તમે ઓલિમ્પસ વિશે પણ વિચારી શકો છો પરંતુ ફરીથી તે તમારા બજેટ વિશે છે કે તમે કેટલે સુધી કરી રહ્યા છો અને તમે કેટલે સુધી કરવા માંગો છો અને એક બીજી વસ્તુ કે શું તમે તમારા માઇક્રોસ્કોપની ઉપર કેમેરો રાખ વા માંગો છો ફરીથી મારા અનુભવથી હું તેના માટે જવાની ભલામણ કરીશ કારણ કે તે ખરેખર મદદરૂપ છે કારણ કે પછી તમારી પાસે રેકોર્ડિંગ હશે જેમ કે ઉદાહરણ તરીકે તમે કંફોકલ માઇક્રોસ્કોપી કરીને અદ્ભુત ફ્લોરોસન્ટ ચિત્ર લઈ શકો છો પરંતુ તમે તે ચિત્ર લો અથવા તમારા કોષો કેટલાક ફ્લોરોસન્ટ નેનોમેટિરિયલ્સ અથવા અન્ય સામગ્રીને વળગી રહેશે તેથી કેમેરો રાખવો તે સારો વિચાર છે અને કેમેરા સાથે પણ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે કઈ કંપનીનો કેમેરો રાખો છો જો કે કેમેરા રિઝોલ્યુશન શું હશે તે માટે કેમેરાને ફિટ કરવો તેથી હમામાત્સુ જેવી કંપનીઓ છે તેઓ ખરેખર સારી ગુણવત્તાવાળા કેમેરા વેચે છે પરંતુ ક્રમમાં ચિત્રો લેવા માટે તમે કેમેરા ધરાવો છો તે જ સમયે તમારી પાસે સિસ્ટમમાં મોનિટર હોવું જરૂરી છે તેથી તમારા માઇક્રોસ્કોપમાં કમ્પ્યુટર સેટઅપ માટે સેટિંગ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ અને પછી માઇક્રોસ્કોપ વેચનાર તમને સોફ્ટવેર આપશે અને તમારે તેની સાથે ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેર કર વું પડશે તેથી તમે કહી રહ્યા છો કે કિંમત કેવી રીતે સતત વધી રહી છે અને જે હું કહું છું કે જ્યારે તમે સ્પર્ધા કરી રહ્યા હોવ અથવા જ્યારે તમે ખરેખર સારી ગુણવત્તાનું કામ માંગી રહ્યા હોવ ત્યારે આ જરૂરી છે તેથી જ તે ખૂબ જ અપૂર્ણ બની જાય છે જ્યારે તમે સુવિધા કર વાનું શરૂ કરો ત્યારે તમે બે વાર વિચારો છો અથવા તમે કેટલાક સહકાર્યકરો જે તેનો ઉપયોગ કરે છે તેની સાથે ચર્ચા કરશો તેના દ્વારા સંપૂર્ણ રીતે વિચારવું ખૂબ જ જરૂરી છે હું અહીં બંધ કરીશ આગળના લેક્ચરમાં આપણે ન વું ઉમેરીશું કે આમાં તેને વધુ સારી અને સુંદર ફેસિલિટી ક ઈ રીતે બનાવશે તેથી ચાલો આપણે આજે જે વાત કરી છે તે યાદ કરીએ આપણે ઓબજેક્ટીવ વિશેની કેટલીક મૂળભૂત માહિતી વિશે વાત કરી છે આપણે ઓસ્મોમીટરની જરૂરિયાત વિશે વાત કરી છે આપણે બહુવિધ PH મીટરની જરૂરિયાત વિશે વાત કરી છે આપણે વોટરબાથ વિશે વાત કરી છે જે ત્યાં રાખવાનું છે અને અંતે આપણે માઇક્રોસ્કોપ ઉપર કેમેરા સેટઅપ રાખવાની વાત કરી છે અને ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેર સાથે મોનિટર રાખવાની જરૂરિયાત જે માઇક્રોસ્કોપ ઉત્પાદકો દ્વારા આપવામાં આવશે અને બાકીનામાં તમારે તેમાં ફોટોશોપ અથવા કંઈક ઇન્સ્ટોલ કરવું પડશે જ્યાં તમે ફોટાઓ સ્થાનાંતરિત કરી શકો છો અથવા વિડિયો બનાવી શકો